હવે હું તમને હવા સમૂહની વિભાવનાથી પરિચય કરું છું એર માસ ગુણાંક આ યોગ્યતાનો મહત્વપૂર્ણ આંકડો છે જે તમને માર્ગની લંબાઈ વિશે એક ખ્યાલ આપે છે કે જેના દ્વારા સ્પેક્ટ્રલ ઇરેડિયન્સ અથવા ઇન્સોલેશન વેક્ટર પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થાય તે પહેલાં તે કોઈ સ્થાન પર પૃથ્વીની સપાટી પર મૂકવામાં આવેલા ફ્લેટ પ્લેટ કલેક્ટર સુધી પહોંચે છે તેથી આ પાથની લંબાઈ દિવસના સમયથી વર્ષના સમયથી અને સ્થાનની ભૂગોળથી પણ ભિન્ન હશે અને તેના આધારે ધ્યાન આપવાની માત્રા પણ ખૂબ જ હતી તેમ છતાં આ આબોહવાની સ્થિતિ વિશે કોઈ વિચાર આપતું નથી અથવા તો આબોહવાની સ્થિતિનો ઉપયોગ પણ કરતું નથી પરંતુ તે ભૌતિક ભૌમિતિક ગુણધર્મોનો ઉપયોગ કરે છે જે ઝેનિથ એંગલ પ્રોપર્ટી છે જે તમને વાતાવરણીય લંબાઈની માત્રાની કલ્પના આપે છે કે સૂર્ય કિરણો અથવા રેડિયેશન વેક્ટરને તે કલેક્ટર સુધી પહોંચે તે પહેલાં પસાર થવું પડશે અને શોષણની માત્રા અથવા તે થઈ શકે તેવું ધ્યાન છે તેથી આ હવા સમૂહ ગુણાંક એ એક મહત્વપૂર્ણ ગુણાંક છે જેનો ઉપયોગ તુલના માટે પરિમાણ તરીકે કરવામાં આવે છે તે એક બેંચમાર્ક પરિમાણ છે જેનો ઉપયોગ માનક હવા જનતા હેઠળ વિવિધ પેનલની તુલના કરવા માટે થાય છે તેનો ઉપયોગ સ્પેક્ટ્રલ ડેટાની તુલના કરવા માટે અથવા કેટલાક માનક હવા લોકોમાં કરવામાં આવતા વિવિધ લોકોના વિવિધ માપનના સ્પેક્ટ્રલ ઇરેડિયન્સ ડેટાથી કરવામાં આવે છે ચાલો હવે જોઈએ કે આપણે એર સામૂહિક ગુણાંકની ગણતરી કેવી રીતે કરીએ છીએ અને તે કેવી રીતે વિઝ્યુઅલાઇઝ્ડ છે હવે ચાલો આ ચિત્રને ધ્યાનમાં લઈએ આ ચિત્ર જેવું હું આ કર્સર પર બતાવી રહ્યો છું જે આ વર્તુળને ટ્રેસ કરે છે તે પૃથ્વીની સપાટી છે અને આ બીજું કેન્દ્રીય વર્તુળ જે હું શોધી રહ્યો છું તે વાતાવરણની સીમા છે બહારનું વાતાવરણ એ મુક્ત જગ્યા છે અને ભૂખરા વચ્ચે શેડ વિસ્તાર વાતાવરણ છે હવે ત્યાં આ લાલ રેખા પૃથ્વીના મધ્યભાગથી દોરેલી રુચિના સ્થળેથી પસાર થાય છે જે સીધો ઉપરથી પસાર થતું સ્થાન છે અને આ ખરેખર આ પ્રારંભિક અક્ષ છે અને સૂર્યની મધ્યથી બીજી બાજુ નીચે છે રસિક બિંદુ જે તે સ્થાન છે અને આ ખરેખર ઇન્સોલેસન રેખા છે તેથી આપણે આ શરતો જાણીએ છીએ અને આનો ઉપયોગ કરીને આપણે એર માસ ગુણાંક શું છે તે નિર્ધારિત કરવાનો પ્રયાસ કરીએ અને ચાલો જોઈએ કે આપણે આપેલ સ્થાન માટે એર માસની ગણતરી કરી શકીએ કે નહીં હવે આ ઝેનિથ અક્ષ છે Z અને આ સફેદ રંગનું વર્તુળ પૃથ્વી છે અને આ શેડવાળા ક્ષેત્ર વાતાવરણ છે અને આ ખૂણો φ અક્ષાંશ અને આ કોણ ઝેનિથ એંગલ θz છે હવે ચાલો આપણે બે અંતરની લંબાઈને નિર્ધારિત કરવાનો પ્રયાસ કરીએ એક લંબાઈ અહીં આ કર્સરની હિલચાલની સાથે જ અહીં પૃથ્વીની સપાટીથી દરિયાની સપાટીથી ઝેનિથ અક્ષ સાથે બાહ્ય વાતાવરણ સુધી છે તે સંદર્ભ લંબાઈ છે અને આપણે તેને એકતા દ્વારા સૂચવીશું જે સંદર્ભ છે હવે બીજી લંબાઈ આ લંબાઈ છે જે દરિયાની સપાટીથી તે વિસ્તારથી શરૂ થતી અંતર્ગત રેખાની સાથે છે અને આ માર્ગના વાતાવરણમાંથી પસાર થાય છે આ સમયે બાહ્ય વાતાવરણને કાપીને સૂર્યની મધ્ય તરફ જાય છે હવે આ લંબાઈ લાંબી લંબાઈ છે અને મૂળભૂત પૂર્વધારણા છે અને આ આપણે તેને l લોઅરકેસ l તરીકે વ્યાખ્યાયિત કરીશું હવે ચાલો એર માસ ગુણાંક માટે નિવેદન લખું ચાલો હું પહેલા તે નિવેદન લઉં વાયુ માસ ગુણાંક વાતાવરણ દ્વારા ઇન્સોલેસનની સીધી ઓપ્ટિકલ પાથ લંબાઈને વ્યાખ્યાયિત કરે છે તેનો મૂળભૂત અર્થ એ છે કે આ હવા માસ ગુણાંક સીધી ઓપ્ટિકલ પાથ લંબાઈને વ્યાખ્યાયિત કરે છે આ ઇનસોલેશનની સીધી ઓપ્ટિકલ પાથ લંબાઈ છે ઇનસોલેશન આ ઇન્સોલેશન લાઇન છે ઇનસોલેશન વેક્ટર આ લાઇનની સાથે છે કલેક્ટર સુધીની આ સીધી ઓપ્ટિકલ પાથની લંબાઈ કેટલી છે હવે તે ખરેખર હવા સમૂહ ગુણાંક દ્વારા વ્યાખ્યાયિત થયેલ છે હવે આ હંમેશા સંદર્ભિત કરવામાં આવે છે આ નિવેદનની અવરોધ હંમેશા આ ઝેનિથ અક્ષની લંબાઈના સંદર્ભમાં હોય છે તેથી આ ઝેનિથ પાથની લંબાઈને સંબંધિત દર્શાવવામાં આવે છે જે દરિયાની સપાટી પર સ્થિત ક્ષિતિજ વિમાનની જેમ સામાન્ય છે આ વ્યાખ્યા છે આ જાણીને હવે આપણે કહી શકીએ કે એર માસ અને ગુણાંક માટેનું પ્રતીક છે AMl આ રીતે એર માસ ગુણાંક લખવામાં આવે છે તેથી જ્યાં l ખરેખર ત્રિકોણમિતિથી પ્રાપ્ત થાય છે l ખરેખર એક પૂર્વધારણા છે આ એક જમણા ખૂણાની ત્રિકોણની એક બાજુ છે θz એ એક ખૂણો છે તો cos θz is 1l છે અથવા l એ 1cos θz છે જે સેકંટ θz સિવાય બીજું કંઈ નથી હવે એર માસ 1 આપણે કહી શકીએ કે એર માસ 1 નો અર્થ થાય છે l બરાબર 1 થાય છે જ્યારે θz 0 ડિગ્રી હોય છે તેનો અર્થ એ છે કે θz શૂન્ય ડિગ્રી છે આ ઇન્સોલેસન રેખા ઝેનિથ અક્ષ સાથે અનુરૂપ છે જેનો અર્થ છે કે તે છે તે સમય દરમિયાન સીધા ઓવરહેડ ઇનસોલેશન વેક્ટર વાતાવરણમાંથી ન્યૂનતમ અંતરમાંથી પસાર થાય છે અને તે સંદર્ભ અંતર છે પરંતુ સામાન્ય રીતે તે થાય છે તેવું નથી હવાની સમૂહ લંબાઈ એ પાથની લંબાઈ લઘુત્તમ અંતર કરતા ઘણી વધારે છે અને ધોરણ AM1 નથી ધોરણ AM1 5 છે જે 48 20 ની આસપાસ છે અમે તે પછી આવીશું હવે AM2 થાય છે જ્યારે θz 600 હોય છે તેથી જ્યારે થિટા 600 પર છે તે cos θ એ 0 5 છે એલ 2 છે અને તેથી જ તેને AM2 તરીકે કોલ કરો તેથી જ્યારે તમે આ પ્રતીક જુઓ ત્યારે આ વાયુ સમૂહ ગુણાંક પ્રતીક જે તમે જાણો છો ઝેનિથ એંગલ 600 છે તેથી આ AM ગુણાંક ખૂબ લોકપ્રિય છે અને બેંચમાર્ક તરીકે ઉપયોગમાં લેવાય છે અને હકીકતમાં ઘણાં સ્થળો પણ પીવી ફોટોવોલ્ટેઇક પેનલ ડેટાશીટ્સમાં તમે જોશો કે એર માસ પેરામીટર ચિત્રમાં આવી રહ્યું છે કારણ કે તેઓ તેનો ઉપયોગ બેંચમાર્ક તરીકે કરે છે પીવી પેનલ્સની તુલના અને તેનો ઉપયોગ સ્પેક્ટ્રલ અભ્યાસ માટેના બેંચમાર્ક તરીકે કરવામાં આવે છે ખાસ કરીને જ્યારે વિવિધ સ્થળોએથી મેળવેલા સ્પેક્ટ્રલ ઇરેડિયન્સ ડેટાની તુલના કરતી વખતે AM0 શું છે AM0 નો ઉપયોગ સામાન્ય રીતે મુક્ત અવકાશમાં પાથની લંબાઈ માટે થાય છે તે ત્યારે જ્યારે વાતાવરણ ન હોય તેથી તે બધા વધારાના પાર્થિવ ઇન્સોલેશન વેક્ટર્સ માટે જ્યાં કોઈ વાતાવરણીય દ્રષ્ટિ અથવા શોષણ નથી AM0 નો ઉપયોગ થાય છે AM1 આપણે જાણીએ છીએ કે ઝેનિથની સાથે હોય છે જ્યારે ઇનસોલેશન ઝેનિથ અક્ષ સાથે હોય છે 1 એ θz સૂચવે છે ઝેનિથ એંગલ 250 છે AM1 5 ઝેનિથ એન્ગલમાં સૂચવે છે 20 જેનિથ એન્ગલ અને AM2 ઇમ્પ્લિઝ θz 600 જેટલું છે જે આપણે જોયું અને તેથી આગળ પરંતુ જે નોંધવું મહત્વપૂર્ણ છે તે પ્રમાણભૂત છે ધોરણ શું છે આ AM1 5 જ્યાં θz 48 20 ની બરાબર છે તે હવાના સમૂહ માટેનું માનક છે અને તે માનક પિન બેંચમાર્ક છે જેનો ઉપયોગ પીવી પેનલ્સની તુલના માટે થાય છે નીચે આપેલ સૂક્ષ્મરેખાને ધ્યાનમાં લો જ્યાં દોરેલા સૂર્યની સ્થિતિ છે અને આ જેવી બીજી સૂર્ય સ્થાન છે જુઓ ઉત્તર ગોળાર્ધ માટે આ સ્થિતિ છે આ સૂર્યનું સ્થાન આ ખાસ વિસ્તાર માટે શિયાળુ રહેશે જે ઉત્તરી ગોળાર્ધ પર સ્થિત છે તેથી મકર રાશિના ડાઉન લો ટ્રોપિક ઓફ કેન્સર પિકથી સૂર્ય આ રીતે આગળ વધી રહ્યું છે અને પછી ફરીથી તેથી જેમ જેમ સૂર્ય આગળ વધી રહ્યો છે પાથની લંબાઈ જુદી જુદી હોય છે જેનો અર્થ તે થાય છે કે તે વાતાવરણમાંથી જુદા જુદા પાથની લંબાઈ સાથે પ્રવાસ કરે છે અને તેથી તમારી પાસે વર્ષભર જુદા જુદા ધ્યાન કેન્દ્રિત કરવાના પરિબળો હશે તેથી તમે કહી શકો છો કે અહીંના θz ના કેટલાક મૂલ્ય પરની પાથની લંબાઈ છે અને આ પાથની લંબાઈ છે વર્ષનો એક અલગ સમય છે તો આ ખૂણો ચાલો આપણે કહીએ કે જો તે ૪૮ ૨૦ છે ૪૮ ૨૦ ઝેનિથ એંગલને વાયુ સમૂહ માનવામાં આવે છે કારણ કે આ ઉત્તરીય અક્ષાંશો અને દક્ષિણ અક્ષાંશમાં સમશીતોષ્ણ વિસ્તારોમાં બનતી મોટાભાગની જમીન જનતા માટે લાગુ પડે છે આપણે હવા વિષયના આ વિષયને બંધ કરતા પહેલા એક વધુ મુદ્દો આ હવા માસ છે હું તેને AM l તરીકે કહીશ તેનો મૂળભૂત અર્થ શું છે તે એ છે કે વ્યાખ્યા દ્વારા હવાનું મોટા ભાગનું સમુદ્ર સપાટી સુધીના માર્ગની લંબાઈ છે જો કે પૃથ્વીની સપાટી પર સ્થળોની ઉંચાઈ જુદી જુદી હોય છે સમુદ્ર સપાટી પર કેટલાક સ્થળો હોય છે અને પર્વતોની ટોચ પર કેટલાક સ્થાનો હોય છે અને તમે સમુદ્ર સપાટીથી ઉપરની ઉંચાઇની સંભાળ કેવી રીતે લેશો કારણ કે એકવાર તમે કોઈ ચોક્કસ અક્ષાંશ આપો તે મોટે ભાગે ઝેનિથ એંગલની દ્રષ્ટિએ છે જ્યાં તે ચોક્કસ સ્થાનની ઉંચાઇ પ્રતિબિંબિત થતી નથી જો કે સ્થળની ઉંચાઇને આધારે પાથની લંબાઈ અલગ અલગ હશે તેથી એક માપ જે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાય છે તે AMl છે જ્યાં એલનું એક સુધારેલું મૂલ્ય છે અને તે P દ્વારા P0 દ્વારા એલમાં આપવામાં આવે છે જ્યાં પી તે જગ્યા પર દબાણ છે જે ઉંચાઇ પર છે ચાલો આપણે કહીએ અને P0 છે સમુદ્ર સપાટી પર દબાણ તેથી જો સ્થાન સમુદ્ર સપાટી પર હોય તો P અને P0 સમાન હશે અને તેથી એલ સ્ટાર એલ હશે અને સામાન્ય પરિબળ ગુણાંક સારી છે કિસ્સામાં સ્થાન સમુદ્ર સપાટીથી ઉંચાઇ પર છે અને દબાણ ઓછું છે અને તેથી આ પરિબળનુ 1 કરતા ઓછું મૂલ્ય છે અને તેથી એલ સ્ટાર એલ કરતા ઓછું હશે અને તેથી ઉંચાઇએ સ્થળની ઓપ્ટિકલ પાથ લંબાઈ હશે દરિયાની સપાટીએ આવેલા સ્થાન કરતા ઓછું બનશે તેથી આ સુધારણા પરિબળ લઈ શકાય છે અને તેનો ઉપયોગ સામાન્ય રીતે તે સ્થળોને સંબોધવા માટે કરવામાં આવે છે જે સરેરાશ દરિયાઇ સપાટીથી ઉપર હોય છે